નમસ્કાર મિત્રો છેલ્લા સત્રમાં આપણે સામાન્ય રીતે કોમ્યુનિકેશન સંદેશા વ્યવહાર વિશે વાત કરી હતી અમે તેની સાથે શરૂઆત કરી હતી અને ત્યાં મેં તમને વચન આપ્યું હતું કે અમે આ સત્રમાં ચહેરાના હાવભાવ વિશે વાત કરીશું અને અમે છેતરપિંડીનો ખ્યાલ જોઈશું જે અત્યારે ઓનલાઈન છે અને તમારામાંથી ઘણા કદાચ તે કરી રહ્યા છો તો હું તમારી સાથે ઝડપથી શેર કરવા માંગુ છું કે આ તે છે જેને અમે આવરી લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ હું તમને ચહેરાના હાવભાવના વિવિધ પાસાઓનો પરિચય કરાવીશ મૂળભૂત લાગણીઓ વિશે વાત કરીશ પછી તમે ચહેરા પરની લાગણીઓને કેવી રીતે સમજાવી શકો છો તે શોધવા માટે તમને પરીક્ષણ આપો અને પછી અમે સંદર્ભોને ઝડપથી જોઈશું અને આશા છે કે તમે ચહેરા કેવી રીતે લાગણીઓનો સંચાર કરે છે તે વિશે થોડું વધુ જાણી શકશો હવે જુઓ કે ચહેરો કદાચ લાગણીઓ વિશેની માહિતીનો સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે લાગણીઓને હાવભાવ દ્વારા સંચાર કરવામાં આવે છે કારણ કે તમે ટીનટીનમાં કેપ્ટન હેડોકના હાવભાવમાં ખૂબ જ સારી રીતે જોઈ શકો છો પરંતુ ચહેરો એ લાગણીઓના સંચારનો ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક હતો જોકે માત્ર હાવભાવ દ્વારા તમે લાગણીઓનો સંચાર કરી શકો છો પરંતુ ચહેરાના હાવભાવ લાગણીઓની વિશાળ શ્રેણી અને અભિવ્યક્તિઓની વિશાળ શ્રેણીને વ્યક્ત કરવામાં સક્ષમ છે જે જરૂરી નથી કે લાગણીઓ દાખલા તરીકે જ્યારે તમે એવું કહેવા માંગતા હો કે હું તમને ઓળખતો નથી ત્યારે ઘણી વાર હાવભાવ તેમજ ચહેરાના હાવભાવ એકસાથે બનાવે છે જે કંઈક આના જેવું લાગે છે હવે આ ચહેરાના હાવભાવ લાગણી નથી તેથી તમારે લાગણીઓ વચ્ચે તફાવત કરવાની જરૂર છે અને આ એક ચહેરાનું પ્રતીક છે કારણ કે તે સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં વિશિષ્ટ અર્થને બદલે છે તે સીધી અભિવ્યક્તિ નથી જો કે ચાલો એ ધ્યાનમાં રાખીએ કે ચહેરામાં વધુમાં વધુ સ્નાયુઓ હોય છે જેને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ તેમાં ચોક્કસ સંખ્યામાં સ્નાયુઓ પણ હોય છે જેને આપણે નિયંત્રિત કરી શકતા નથી તમને આ કહેવાનું કારણ એ છે કે જ્યારે આપણે સ્નાયુઓને નિયંત્રિત કરી શકીએ છીએ ત્યારે આપણે આપણા ચહેરા પર પ્રદર્શિત થતી લાગણીઓ સાથે ચાલાકી કરી શકીએ છીએ પરંતુ જ્યારે આપણે અમુક સ્નાયુઓ પર અમુક લાગણીઓને કાબૂમાં રાખી શકતા નથી તો પછી આપણો તેમ કરવાનો ઈરાદો ન હોવા છતાં આપણે અમુક લાગણીઓને આપીએ છીએ અથવા જો તમે અમુક લાગણીઓને અમલમાં મૂકવાનો પ્રયાસ કરો છો તો અમે આમ કરવામાં નિષ્ફળ જઈએ છીએ સિદ્ધાંતવાદીઓ અને સંશોધકો અમને જણાવે છે કે મનુષ્ય 1000 થી વધુ ચહેરાના હાવભાવ બનાવવા અને ઓળખવામાં સક્ષમ છે હવે તે તમને થોડું વિચિત્ર લાગે છે પરંતુ જો તમને એવું લાગે તો ચાલો માની લઈએ કે ચહેરાની 6 અથવા 7 મૂળભૂત લાગણીઓ છે જેનો સામનો કરવામાં આવશે અને જો આપણે તેમને તીવ્રતાના વિવિધ ડિગ્રી ફાળવીએ તો ચાલો કહીએ કે તીવ્રતાના તફાવત 5 ડિગ્રી પછી અહીં તે પિશાચ છે તમારી પાસે 35 જુદી જુદી લાગણીઓ છે હવે આ સાથે એટલું જ ઉમેરો કે ક્યારેક લાગણીઓ શુદ્ધ નથી હોતી લાગણીઓ ભળી જાય છે ચાલો આપણે કહીએ કે સુખ અને આશ્ચર્યનું સંયોજન સુખ અને શાંતનું સંયોજન ઉદાસી અને અણગમો ઉદાસી અને ક્રોધનું સંયોજન હવે તમે તેમને ભેગા કરો અને તેમને તીવ્રતા આપો તમારી પાસે કદાચ બીજા 100 અભિવ્યક્તિઓ હશે તેથી આ વિધાન કે જે આપણે 1000 લાગણીઓ 1000 અભિવ્યક્તિઓ વિવિધ અભિવ્યક્તિઓ દર્શાવવા અને ઓળખવામાં સક્ષમ છીએ તે ખરેખર અવાસ્તવિક નથી જો કે હું કહીશ કે વધુ સામાજિક જગ્યાઓ અમે 200 થી 300 વિવિધ ચહેરાની લાગણીઓ વચ્ચે ખૂબ જ સરળતાથી પારખી શકીશું અને પછી અલબત્ત અભિવ્યક્તિઓ છે પરંતુ મેં અગાઉ સ્લાઇડમાં સૂચવ્યું તેમ આપણે ઘણી વાર આપણી લાગણીઓને છૂપાવતા હોઈએ છીએ તે એવી વસ્તુ છે જેને આપણે આપણા મનમાં રાખવાની જરૂર છે તે એવી વસ્તુ છે જેની આપણે અગાઉના વર્ગમાં જ્યાં આપણે હાવભાવ સાથે વ્યવહાર કર્યો હતો તેના કરતાં થોડી વધુ વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ હવે પોઈન્ટ્સ યાદ રાખો કે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે લાગણીઓને છૂપા છૂપાવી અથવા ઘડવામાં આવી શકે છે હવે અગાઉના વર્ગમાં મેં તમને કહ્યું હતું તેમ સામાજિક જગ્યામાં ઉદાહરણ તરીકે અમારે જૂઠું બોલવાની જરૂર છે તમારી પાસે એક મહેમાન છે અને તમે કંટાળી રહ્યા છો કારણ કે તે ત્યાં તેની અવધિ વધારે છે તમે ઘર જાણો છો અને તમે તેને કહી શકતા નથી છોડવા માટે તેથી તમે કૃત્રિમ સ્મિત આપી રહ્યા છો તમે છો તે જે કંઈ પણ કહી રહ્યો છે તે રસપ્રદ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે હવે આ સફેદ જૂઠાણાના ઉદાહરણ છે સફેદ જૂઠાણું એ નિર્દોષ જૂઠાણું છે જે આપણે સામાજિક જગ્યામાં વિવિધ રીતે પ્રદર્શિત કરીને સતત કહેતા રહીએ છીએ કારણ કે તે આપણી પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે જેથી આપણે અસંસ્કારી ન દેખાઈએ દાખલા તરીકે મારી કહો કે 12 વર્ષની પુત્રી મારી પાસે આવે છે અને મને પૂછે છે કે તેણીની પેઇન્ટિંગ સરસ છે કે નહીં હવે ભલે તે સરસ પેઇન્ટિંગ ન હોય પણ હું કહીશ કે તે એક સારી પેઇન્ટિંગ છે તે એક સરસ પેઇન્ટિંગ છે હું પ્રશંસાનો શબ્દ આપું છું હવે હું આ પેઇન્ટિંગચિત્રકામને શું ગણું છું તે અમૂર્ત છે પરંતુ આ વ્યક્તિને પ્રોત્સાહિત કરવું મહત્વપૂર્ણ છે જો હું આ પ્રશ્ન પૂછું કે સત્ય કહેવામાં આવે છે કે અસત્ય તો આ પ્રશ્નનો જવાબ આપવો ખૂબ મુશ્કેલ છે આ સફેદ અસત્યનું બીજું ઉદાહરણ છે હવે એકમેનનો વિકાસ થયો છે પોલ એકમેન મેં અગાઉ તેનો ઉલ્લેખ કર્યો છે તેણે ચહેરાની ક્રિયા કોડિંગ સિસ્ટમ વિકસાવી છે જે વિવિધ પ્રકારની લાગણીઓ અને વિવિધ સ્નાયુઓની હિલચાલને વર્ગીકૃત કરે છે લોકો કેવી રીતે વિવિધ સ્નાયુઓ અથવા ચહેરાના જુદા જુદા ભાગોનો ઉપયોગ લાગણીઓને સંચાર કરવા માટે કરે છે તે સમજવા માટે અમે તેનો થોડો ઉપયોગ કરીશું અમે સૂક્ષ્મ અભિવ્યક્તિઓના ખ્યાલની પણ ચર્ચા કરીશું જે અભિવ્યક્તિઓ છે જે ખૂબ જ ટૂંકા ગાળા માટે ઉદ્ભવે છે અને ઘણી વાર વાસ્તવિક લાગણીઓ વહન કરે છે અમે એવી કોઈ વસ્તુ વિશે પણ વાત કરીશું જેને સ્ક્વેલ્ડ એક્સપ્રેશનઅભિવ્યક્તિઓ તરીકે ઓળખવામાં આવે છે જે અભિવ્યક્તિ છે જે દેખાય તે પહેલાં જ દબાવી દેવામાં આવે છે હવે તમે જુઓ છો કે મેં અગાઉના વિભાગમાં આની ચર્ચા કરી છે સંશોધન અમને જણાવે છે કે પોલ એકમેને નિર્દેશ કર્યો ત્યાં સુધી ચહેરાની લાગણીઓ સામાજિક રીતે પ્રેરિત માનવામાં આવે છે એવા કેટલાક સિદ્ધાંતવાદીઓ હતા જેમને લાગ્યું કે ચહેરાની લાગણીઓ સહિતની આપણી લાગણીઓની તમામ અભિવ્યક્તિઓ સામાજિક રીતે પ્રેરિત છે સામાજિક રીતે જનરેટ થાય છે પરંતુ તે પોલ એકમેન હતા જેમણે અમુક વિડિયોનો અભ્યાસ કરીને શોધી કાઢ્યું હતું કે જે સમુદાયને લાંબા સમયથી સંસ્કૃતિ સાથે કોઈ સ્પર્શ નથી થયો કે અમુક ચહેરાના હાવભાવ લાગણીઓ સાર્વત્રિક છે તે અર્થમાં કે તેઓ લગભગ તમામ દેશોમાં ઉપલબ્ધ છે અને જ્યારે કોઈ તમને જોતું નથી ત્યારે આ તમે જે અભિવ્યક્તિઓ આપો છો અને આ એવી વસ્તુ છે જેના પર આપણે થોડા સમય પછી સ્પર્શ કરીશું અન્ય મહત્વના મુદ્દાઓ પૈકી એક કે જેના પર ધ્યાન દોરવાની જરૂર છે તે છે સપ્રમાણતા અને અસમપ્રમાણતાનો ખ્યાલ જો આ ચહેરાને બે ઘટકોમાં વિભાજીત કરવામાં આવે તો તે છે જો બંને બાજુઓ વચ્ચે મેચ હોય તો તે સપ્રમાણ હોય જો અસમપ્રમાણતા ધરાવતા કોઈ મેળ ન હોય વાસ્તવિક અભિવ્યક્તિઓ વધુ સપ્રમાણ હોય છે અને ખોટા અભિવ્યક્તિઓ વધુ અસમપ્રમાણતા હોય છે તે હકીકત હોવા છતાં કે વાસ્તવિક અભિવ્યક્તિઓ પણ થોડી અસમપ્રમાણતા હોય છે ચહેરાની એક બાજુ આ લાગણીઓને ચહેરાની બીજી બાજુ કરતાં થોડી વધારે માત્રામાં વ્યક્ત કરે છે તેથી જો તમે આજની ચર્ચામાં ચહેરાની કેટલીક મૂળભૂત લાગણીઓ સુખ ઉદાસી ગુસ્સો ભય આશ્ચર્ય અણગમો અને તિરસ્કાર જોઈ રહ્યા હોવ તો અમે પ્રથમ 6 પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને તે કેવી રીતે છે તે ખૂબ જ ઝડપથી અને મૂળભૂત રીતે ઓળખવાનો પ્રયત્ન કરીશું કે તમે આ લાગણીઓ વચ્ચે તફાવત કરી શકશો હવે મજાની વાત એ છે કે આપણું આખું જીવન આપણે અન્ય લોકોના ચહેરાને જોઈએ છીએ અને તેથી એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે કોઈ બીજાના ચહેરાને જોઈ રહ્યા છીએ ત્યારે આપણે જાણી શકીએ છીએ કે આ વ્યક્તિ કઈ હદ સુધી કેવા પ્રકારની લાગણી દર્શાવે છે કે તે વાસ્તવિક લાગણીઓ છે કે તે ખોટી લાગણીઓ છે પરંતુ સંશોધન આપણને કહે છે કે આપણું વાસ્તવિક લાગણીઓ સહિત લાગણીઓને ઓળખવાની ક્ષમતા લગભગ 50 ટકાના સ્તરે છે જે તકનું સ્તર છે જેનો અર્થ એ છે કે જો કે આપણે ધારીએ છીએ કે અમે ચહેરાઓ અને તેમની લાગણીઓ વાંચવામાં સારા છીએ અમે ખરેખર લાગણીઓ અને ચહેરાઓ વાંચવામાં સારા નથી હવે આ અસામાન્ય છે પરંતુ આ ખૂબ જ રસપ્રદ છે તો ચાલો આપણે કેટલાક મૂળભૂત ખ્યાલો તરફ આગળ વધીએ કે જ્યારે આપણે છેતરપિંડી જોઈશું ત્યારે આપણે ધ્યાનમાં લઈશું કારણ કે આ એક રસપ્રદ ક્ષેત્ર છે જ્યાં તમારામાંથી મોટાભાગના લોકોને રસ હશે કારણ કે તમે જાણવા માગો છો કે શું ચાલી રહ્યું છે તે વ્યક્તિ જે અમને વાટાઘાટોમાં અથવા નોકરીના ઇન્ટરવ્યુમાં અથવા ગમે તે સમયે ટેબલ પર તમારી સામે હસતાં કહે છે તેથી જો તમે તેના ચહેરાના હાવભાવ હાવભાવ મુદ્રાઓ અને તેના જેવા વિચારો દ્વારા તેના વિશે થોડું વધુ સમજવા માટે સક્ષમ છો તો સંભવતઃ તમારા નિર્ણય લેવા અને તેમજ તમારા સંદેશાવ્યવહારને તેનો ફાયદો થશે માસ્કિંગ એ એક એવી વસ્તુ છે જે સ્ક્વેલ્ડ એક્સપ્રેશન્સઅભિવ્યક્તિઓ સાથે સંબંધિત છે માસ્કિંગ એ છે જ્યાં લાગણી દેખાય તે પહેલાં અથવા દરમિયાન પણ તમે તેને નિયંત્રિત કરો છો માસ્કિંગ એક ડેડપેન ચહેરો મૂકીને થઈ શકે છે જે હાવભાવ વિનાનો ચહેરો છે માસ્કિંગ પણ ત્યારે થઈ શકે છે જ્યારે તમે કોઈને બદલી શકો છો અન્ય અભિવ્યક્તિ માટે અભિવ્યક્તિ ખૂબ જ સામાન્ય ઉદાહરણ એ વર્ગખંડ છે જ્યાં શિક્ષક વ્યક્તિ પર ગુસ્સે થઈ રહ્યા છે તેથી જે પણ ગુસ્સો આક્રોશ અથવા સમાન અથવા ઉદાસી વ્યક્તિ જે વિદ્યાર્થી અનુભવી રહી છે તે પ્રદર્શિત કરતી નથી કે ઘણી વાર તમને લાગે છે કે તે કાં તો ડેડપન અભિવ્યક્તિ સાથે અથવા અવેજી અભિવ્યક્તિ સાથે બદલાઈ જાય છે શિક્ષક પર ગુસ્સો અનુભવતો વિદ્યાર્થી બતાવતો હશે ઉદાસી તે ઉદાસી પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે જેથી શિક્ષકને ખ્યાલ આવે કે વાસ્તવમાં વ્યક્તિએ જે કર્યું છે તેનાથી ખરાબ લાગણી થઈ રહી છે અથવા સ્મિત ચાલો કહીએ કે બોસ ગૌણને દુર્વ્યવહાર કરે છે અને તે સ્મિત કરે છે અને આ સ્મિત ગુસ્સો અપમાન ઉદાસી અને અન્ય સંખ્યાબંધ લાગણીઓને છુપાવવાનો પ્રયાસ કરે છે તેથી અવેજી થાય છે અને સૂક્ષ્મ અભિવ્યક્તિઓ મેં સૂચવી છે અહીં હું શેર કરવા માંગુ છું કે છેતરપિંડી દરમિયાન કારણ કે આપણે આપણી ભાવનાત્મક અભિવ્યક્તિને નિયંત્રિત કરીએ છીએ આપણે તેને લીક કરવાનું મેનેજ કરીએ છીએ અમે અભિવ્યક્તિઓને નિયંત્રિત કરી શકીએ તે પહેલાં અમે તેને આપવાનું મેનેજ કરીએ છીએ અને આ અભિવ્યક્તિઓ સેકન્ડના એકથી ચોથા ભાગથી સેકન્ડના પંદરમા ભાગની વચ્ચે કંઈપણ રહે છે આ સૂક્ષ્મ અભિવ્યક્તિઓ તરીકે ઓળખાય છે તેથી તેઓ એવા છે કે તેઓ એટલા ટૂંકા છે કે તેમને ઓળખવું ખૂબ મુશ્કેલ છે વાસ્તવમાં અમે જે કેટલાક અભ્યાસો કરી રહ્યા છીએ તેમાં પણ અમે 1 બાય 50 થી 1 સેકન્ડના 60માથી 1 બાય 400 સેકન્ડના ફ્રેમ રેટ સાથે 1 બાય 50મી ની વચ્ચે પ્રમાણમાં હાઇ સ્પીડ કેમેરાનો જ્યારે ચહેરાની લાગણીઓ કેપ્ચર કરવા ઉપયોગ કરીએ છીએ તેથી તે પછીથી આપણે સૂક્ષ્મ અભિવ્યક્તિઓનું વિશ્લેષણ અને શોધ કરી શકીએ છીએ તેથી આ એક રસપ્રદ વિસ્તાર છે જ્યાં કપટી અભિવ્યક્તિઓ ઓળખી શકાય છે જો કોઈ વ્યક્તિએ સૂક્ષ્મ અભિવ્યક્તિઓ લીપ કરી હોય અને આ સામાન્ય રીતે સામાજિક સંદર્ભોમાં થાય છે તમારા અંગત જીવનમાં તમે તે આપવાનું વલણ ધરાવતા નથી કારણ કે તમે તમારી જાતને વ્યક્ત કરી રહ્યા છો પરંતુ સામાજિક અવકાશમાં તમે તેમને નિયંત્રિત કરવાનું વલણ રાખો છો અને તે જ જગ્યાએ સૂક્ષ્મ અભિવ્યક્તિઓ ઉભરી આવે છે હવે આપણે અત્યારે જે કરવા જઈ રહ્યા છીએ તે છબીઓની શ્રેણી જોવાનું છે જે આપણને લાગણીઓના ચહેરાના હાવભાવ વિશે થોડો ખ્યાલ આપશે હું ખૂબ ખૂબ જ બિન તકનીકી હું ટેકનિકલતકનીકી મુદ્દાઓ પર જશે નહીં ઈમેજોનો પ્રથમ સેટ એ ઈમેજો છે જ્યાં તમે જુઓ છો કે બે ચહેરા બતાવવામાં આવી રહ્યા છે ડાબી બાજુનો ચહેરો સ્મિત બતાવે છે જમણી બાજુનો ચહેરો સ્મિત બતાવે છે અને તે અર્થમાં અલગ છે કે આને વાસ્તવિક સ્મિત માનવામાં આવતું નથી જ્યાં આને વાસ્તવિક સ્મિત માનવામાં આવશે મૂળભૂત રીતે શું થાય છે જ્યારે આપણે ખરા અર્થમાં સ્મિત કરીએ છીએ ત્યારે આપણે ફક્ત આપણા ગાલની આસપાસના સ્નાયુઓને ખેંચી શકતા નથી આપણી આંખોની આજુબાજુના સ્નાયુઓને પણ ખેંચી લઈએ છીએ અને તેથી આંખો કડક થઈ જાય છે જ્યારે આપણે હસતા હોઈએ ત્યારે કેટલીકવાર આંખોની આસપાસ કરચલીઓ જોવા મળે છે અને સામાન્ય રીતે અસલી સ્મિત માત્ર આંખોને જોઈને ઓળખી શકાય છે ઘણી વાર આપણી પાસે આ અભિવ્યક્તિ છે કે તેનું સ્મિત આંખોને સ્પર્શતું નથી તેનો અર્થ એ છે કે આપણે તેનો અર્થ શું કરીએ છીએ તેથી આ સુખનું ખૂબ જ ઝડપી વિશ્લેષણ છે ઉદાસી અહીં આપણે ઉદાસીની અસલી અભિવ્યક્તિ જોઈ રહ્યા નથી હું તમને તે ઓળખવા માટે છબીઓ આપીશ જો તમે ઉદાસી જુઓ છો તો ઉદાસીમાં મૂળભૂત રીતે શું થાય છે કે આ સ્થાનની આસપાસના સ્નાયુઓ જ જો તમે થોડું નીચું કરો છો તો થોડું ઊંચું કરો મને માફ કરશો અને તેથી તમારા કપાળ પર એક નાનકડી કરચલીઓ છે તેથી અંદરની ભ્રમર ઉંચી ઉદાસીનું સૂચક છે જે કંઈક એવું છે જે જ્યારે તમે ખોટા ઉદાસીનો સંચાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે તે ન પણ થઈ શકે કારણ કે તમે અહીં તમામ સ્નાયુઓ ઉભા કરી શકો છો અને આ રીતે તમારી જાતને દૂર કરી શકો છો ગુસ્સો એ એવી વસ્તુ છે જ્યાં તમે જુઓ છો કે તમે સામાન્ય રીતે આ બંને સ્નાયુઓને એકબીજાની નજીક લાવવાનું વલણ રાખો છો તેથી નાકની બંને બાજુના સ્નાયુઓને થોડો નીચો કરીને એકસાથે લાવવામાં આવે છે અને આ રીતે તમે જોશો કે ગુસ્સાની અભિવ્યક્તિ શરૂઆતમાં આંખોમાં પ્રદર્શિત થાય છે અને પછી જ્યારે ગુસ્સો વધુ વિશિષ્ટ રીતે પ્રદર્શિત થાય છે ત્યારે તે નીચેના ભાગને સ્પર્શે છે શરીર ચહેરાનો નીચેનો ભાગ બીજા શબ્દોમાં કહીએ તો ચહેરાનો ઉપરનો ભાગ લાગણીઓ પ્રદર્શિત કરવાનું શરૂ કરે છે અને જ્યારે તે સંપૂર્ણ રીતે જાણીતો ગુસ્સો હોય છે ત્યારે દાંતના બેરિંગ હોઠના દાંતના બેરિંગનું ખુલવું દાંતમાંથી બહાર નીકળવું બીજી તરફ જ્યારે અહીંના તમામ સ્નાયુઓ ઉભા થાય છે ત્યારે ભય પ્રદર્શિત થાય છે જો કે આંતરિક ભમર વધુ કે ઓછું તેમની સ્થિતિ જાળવી રાખે છે અને અહીંના સ્નાયુઓ ઉભા થાય છે આંખો પહોળી થાય છે વિદ્યાર્થીઓ વિસ્તરે છે અને શરૂઆતમાં ફરીથી ભય પ્રતિબિંબિત થાય છે ચહેરાના ઉપરના ભાગમાં અને પછી જ્યારે તે ખુલ્લા મોંથી તીવ્ર બને છે ત્યારે તે ચહેરાના નીચેના ભાગમાં પ્રદર્શિત થાય છે સરપ્રાઈઝ આશ્ચર્ય એ એવી લાગણી છે જેની નકલ કરવી ખૂબ જ સરળ છે અથવા વાસ્તવમાં આશ્ચર્ય અનુભવ્યા વિના અનુકરણ કરવું સરળ છે પરંતુ સમયનો મુદ્દો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તમે જુઓ છો કે આશ્ચર્ય એ ખૂબ જ ટૂંકા જીવનની અભિવ્યક્તિ છે જે દેખાય છે અને તરત જ કંઈક દ્વારા બદલાઈ જાય છે બીજું તમે જે ક્ષણે આશ્ચર્ય જોયું તે પછી તમે ભયાનકતા બતાવી શકો છો તમે ખુશી બતાવી શકો છો તમે ગુસ્સો જોયો હશે તેથી તે ખૂબ જ ઝડપી પ્રતિભાવ છે અને જ્યારે તમે આશ્ચર્ય દર્શાવતા હોવ ત્યારે આ પ્રતિભાવનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે તેથી જ્યારે તમે આશ્ચર્ય દર્શાવતા હોવ જો સમય યોગ્ય ન હોય તો તમે જાણો છો કે તે વાસ્તવિક આશ્ચર્ય નથી કોઈ વ્યક્તિ વધુ ઝડપથી આશ્ચર્ય બતાવે છે અથવા જવાબમાં થોડો વિલંબ થાય છે તમે જાણો છો કે તે વાસ્તવિક આશ્ચર્ય નથી અને જ્યારે આશ્ચર્ય ખૂબ તીવ્ર હોય ત્યારે હોઠના મોંની આસપાસ તીવ્રતા વધે છે બીજી તરફ અણગમો એ લાગણી છે જે નાકની આસપાસ ચહેરાના નીચેના ભાગમાં શરૂ થાય છે નાકની કરચલીઓ વધે છે અને પછી હોઠની આસપાસના સ્નાયુઓની કરચલીઓ થાય છે અને પછી જ્યારે તે તીવ્ર બને છે ત્યારે તમે જોશો કે તે પ્રતિબિંબિત થાય છે આંખોની વચ્ચેના ઉપરના ભાગમાં જે કરચલીવાળી હોય છે અણગમો એ ફરીથી એક એવી લાગણી છે જે અસલી અને ખોટા અણગમાને ઓળખવી મુશ્કેલ છે અથવા હું કહીશ કે તે મુશ્કેલ છે તેનું અનુકરણ કરવું સહેલું છે અને ફરીથી સમયના આધારે તે અસલી છે કે નહીં તે શોધવાની ચોક્કસ રીતો છે જે તમારી પાસે છે હવે તમારી પાસે જે છે અમે અત્યાર સુધી એ કર્યું છે કે અમે લાગણીઓનો સમૂહ જોયો છે હવે હું જે પૂછું છું તે એ છે કે અમે અમુક ચોક્કસ સમયે બહાર પાડેલી લાગણીઓના ડેટાબેઝને જોવાનું અને અનુમાન લગાવવું કે જો તમે લાગણીઓને ઓળખવાનો પ્રયાસ કરી શકો છો તો શું તમે આ લાગણીઓનું અનુમાન લગાવી શકો છો કે નહીં અહીં પહેલું છે અહીં કઈ લાગણીનો સંચાર થાય છે શું તમે અનુમાન લગાવી શકો છો હું તમને એક મિનિટ આપીશ હું તમને થોડી સેકંડ આપીશ અને પછી હું જવાબ આપીશ તે ઉદાસી છે જે પ્રતિબિંબિત થઈ રહી છે અને જો તમે તેને ખૂબ જ ધ્યાનથી જોશો તો તે અહીં પ્રતિબિંબિત થઈ રહ્યું છે પરંતુ મેં તમને વાસ્તવિક વ્યવહારમાં કહ્યું હતું કે કોઈ વ્યક્તિ કેવી રીતે લાગણીઓનો સંચાર કરે છે તે શીખવું મુશ્કેલ છે હું તેના વિશે થોડી વાર પછી વાત કરીશ તેથી આ એક એવી લાગણી છે જે ખૂબ જ સરળતાથી ઓળખી શકાય છે અને આ કિસ્સામાં વાસ્તવિક સુખ છે ફરીથી લાગણીનો શું સંચાર થાય છે શું તમે તેને મેળવી શકશો તે ડર છે ફરીથી તમે તે ખુલ્લી આંખો ઉંચી ભમર જોશો શું તમે લાગણીઓનું અનુમાન લગાવી શકો છો વાસ્તવિક સંજોગોમાં લાગણીઓનું અનુમાન લગાવવું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે આ આશ્ચર્યજનક છે આ પણ આશ્ચર્યજનક છે અને અહીં તમે જોશો કે ભમર બહુ મહત્વની ભૂમિકા ભજવતી નથી અથવા એવું કરવું સહેલું નથી કે આ ઉદાસી છે જ્યાં હોઠ નીચે વળેલા છે તે નીચેના ભાગમાં પ્રતિબિંબિત થવું ઉદાસી ભમરમાં તેમજ ચહેરાના નીચેના ભાગમાં પ્રતિબિંબિત થઈ રહી છે હોઠ નીચે થઈ ગયા છે જ્યારે આ હળવા અણગમોનું પ્રતિબિંબ છે અને કારણ કે નાકની કરચલીઓ ઓળખવી મુશ્કેલ છે પરંતુ તે ત્યાં છે બીજી બાજુ જો તમે પોઝ્ડ એક્સપ્રેશનઉભો અભિવ્યક્તિ જોઈ રહ્યાં છો જેનો અર્થ એ છે કે આ અસલી અભિવ્યક્તિઓ નથી કોઈ તેમને ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે તો તમે જોશો કે પ્રથમ જે સ્મિતનો સંચાર કરવા માટે માનવામાં આવે છે તે સ્મિતને બદલે વધુ કંટાળાજનક છે અને બીજું જે અણગમો છે તે અસમપ્રમાણ છે કારણ કે તમે જુઓ છો કે ચહેરાનો એક ભાગ બીજા ભાગને બદલે વધુ તીવ્રતાથી અભિવ્યક્તિઓ દર્શાવે છે અહીં પણ તમે જોશો કે તે અસમપ્રમાણ છે બંને કિસ્સાઓમાં તમે જોશો કે સમીકરણો અસમપ્રમાણ છે ફરીથી ઉદાસી અસમપ્રમાણતા સિવાયના ચહેરાના ઉપરના ભાગમાં ભમરમાં પ્રતિબિંબિત થતી નથી જ્યાં આશ્ચર્ય એ એવી વસ્તુ છે જેનું અનુકરણ કરવું સરળ છે પરંતુ મેં તમને કહ્યું તેમ સમયને ધ્યાનમાં રાખવો જોઈએ ડર ઉંચી ભમર દ્વારા સંદેશાવ્યવહાર કરવામાં આવ્યો છે કારણ કે તમે અહીં જોઈ શકો છો અને આંખો પહોળી કરી શકો છો પરંતુ ફરીથી અસમપ્રમાણતા એવી વસ્તુ છે જે ત્યાં છે અને ગુસ્સો એક એવી વસ્તુ છે જે અમુક હદ સુધી ભમરના આ ભાગોમાં પ્રતિબિંબિત થાય છે પરંતુ તે પણ પ્રતિબિંબિત થાય છે અમુક હદ સુધી અન્ય ભાગો અને જ્યારે તમે તમારી જાતને સારી રીતે તાલીમ આપો છો જ્યારે તમે તમારી જાતને સારી રીતે તાલીમ આપો છો ત્યારે તમે આ લાગણીઓ વચ્ચે તફાવત કરી શકો છો હવે હું તાલીમ વિશે વાત કરું છું તેનું કારણ એ છે કે એકવાર તમે ચહેરાના હાવભાવ કોડિંગસંજ્ઞાઓ આપવી સિસ્ટમ્સપ્રકિયા સાથે કામ કરવાનું શરૂ કરો છો પછી તમે તમારી જાતને તાલીમ આપવાનું ધારો છો જે ચોક્કસ તાલીમ માર્ગદર્શિકા છે જ્યાં તમારે સૂક્ષ્મ અભિવ્યક્તિઓ માટે ડિસિફર કરવાનું હોય છે જે તમને 15મી તારીખ સુધીમાં એક સેકન્ડ સુધી બતાવવામાં આવે છે અને જ્યારે તમે તે કરો છો ત્યારે તમને લાગે છે કે તમારી વિવિધ લાગણીઓને સમજવાની તમારી ક્ષમતાને સંચાર કરવાની તમારી ક્ષમતા એવી વસ્તુ છે જેનું વારંવાર પરીક્ષણ કરવામાં આવે છે જ્યાં સુધી તમે પરિપક્વતાના ચોક્કસ સ્તર સુધી ન પહોંચો અને પછી તમને પ્રમાણિત તાલીમાર્થીનો દરજ્જો આપવામાં આવે છે ચહેરાની લાગણીઓને સમજવામાં તેથી આપણે છેતરપિંડીથી જે અભ્યાસ કરીએ છીએ તેમાંના ઘણા માટે આપણે ખરેખર આવા તાલીમની મદદ લઈએ છીએ અથવા કેટલાક વિદ્યાર્થીઓ જઈને તાલીમ મેળવે છે અને પછી તેઓ આવીને વિવિધ લાગણીઓને ઓળખે છે હવે જેમ મેં તમને કહ્યું છે કે છેતરપિંડી એ એક એવી વસ્તુ છે જેના પર અમે કામ કરી રહ્યા છીએ અમારી પાસે તમારા માટે ઑનલાઇન વસ્તુઓ છે અને મને ખાતરી છે કે તમે તે કરી રહ્યા છો પરંતુ તેના કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ ચહેરાની લાગણીઓ પરની આ નાનકડી રજૂઆત મને આશા છે કે ચોક્કસ માર્ગે જશે અન્ય કોઈની લાગણીઓનું અનુમાન લગાવવું કેટલું મુશ્કેલ છે તે અંગેના કેટલાક મુદ્દાઓની સ્પષ્ટતા કરતા અને હું આશા રાખું છું કે આગલા મુદ્દાથી હું આશા રાખું છું કે આગલી વખતે તમે કોઈને જોશો અથવા કોઈને જોશો ત્યારે તમે આ ફેરફારો માટે ખૂબ જ કાળજીપૂર્વક જોશો ચહેરાના જુદા જુદા ભાગોમાં મૂકો જેથી તમે અન્ય લોકોની લાગણીઓને વધુ સારી રીતે સમજી શકો કારણ કે અન્ય લોકોની લાગણીઓને સમજવી તમને વધુ સારા સંચારની દિશામાં એક પગલું આગળ લઈ જશે કારણ કે તે વધુ સારી રીતે સાંભળવાનો વધુ સારી રીતે સમજવાનો એક ભાગ છે અને તેથી હું આશા રાખું છું કે આ ટૂંકી વાત તમારા માટે અર્થપૂર્ણ રહી છે